નેતૃત્વ અને અન્યને પ્રેરિત કરવા એ એક રસપ્રદ વિષય છે અને નેતૃત્વનો સંબંધ છે તે એક ખૂબ જ મોટો અને મહત્વપૂર્ણ વિષય છે નેતૃત્વને લગતા ઘણા બધા અભ્યાસો હાથ ધરવામાં આવ્યા છે પરંતુ આજે હું મુખ્યત્વે સંદેશાવ્યવહાર કૌશલ્યના અભિગમ પર ધ્યાન કેન્દ્રિત કરીશ લીડર પાસે અમુક વસ્તુઓની વચ્ચે બીજા ગુણો પણ હોવા જોઈએ મારા મતે સૌથી અગત્યનું એ હોઈ શકે કે અન્ય ઘણા ગુણો અને લક્ષણો ઉપરાંત તેની પાસે વાતચીત કરવાની ક્ષમતા ખૂબ જ સારી હોવી જોઈએ કારણ કે આ ખૂબ જ મહત્વપૂર્ણ છે હું નેતૃત્વ વિશે વાત કરીશ અને નેતાઓ અન્યને કેવી રીતે પ્રોત્સાહિત કરી શકે છે કારણ કે કોઈ એવું ન કહી શકે કે તે એક નેતા છે અને જો તે પ્રેરિત કરવા સક્ષમ નથી તો તે નેતા નથી એક નેતા પાસે પ્રેરક ક્ષમતા હોવી જોઈએ તે અથવા તેણી અન્ય લોકોને પ્રોત્સાહિત કરવા સક્ષમ હોવા જોઈએ તે વિશે અમે નેતૃત્વના આ પાસા પર ચર્ચા કરીશું નેતૃત્વ એ ઔપચારિક સ્થિતિ છે જ્યાં ચોક્કસ વ્યક્તિ જૂથમાં અન્ય લોકો પર સત્તા ધરાવે છે ઉદાહરણ તરીકે અમારી પાસે કાર્યસ્થળ પર બોસ છે કાર્ય જૂથમાં ટીમ લીડર છે કોઈપણ સમિતિના અધ્યક્ષ છે અથવા કોઈ વૃદ્ધ વ્યક્તિ છે એક ધાર્મિક સમુદાય છે તેમાં તમે હંમેશા જોશો કે એક વ્યક્તિ છે જે આપણને માર્ગદર્શન આપે છે જે આપણને દોરી જાય છે અને આપણી સમસ્યાનું સંચાલન કરે છે તે રસ્તો બતાવે છે તેથી આ તે વ્યક્તિઓ છે જેમને નેતૃત્વ હેઠળ મૂકવામાં આવે છે તેથી નેતૃત્વ એ એક પદ છે અથવા નેતાઓ તે પ્રકારની વ્યક્તિઓ છે જેમની પાસે અમુક પ્રકારની સત્તા હોય છે જેઓ અન્ય પર અમુક પ્રકારનું નિયંત્રણ ધરાવે છે અને તેઓ અનુયાયીઓ હોઈ શકે છે જેઓ તેમની વિચારસરણીને અનુસરશે તેમના વિચારોને તેઓ જે કહેશે તે લોકો સ્વીકારશે વાસ્તવમાં આવા લોકોએ એજન્ડાને ચલાવવા માટે અને જૂથને ચોક્કસ રીતે આગળ વધારવા માટે અધિકૃત રીતે વાતચીત કરવાની જરૂર છે જે અન્ય લોકોએ અનુસરવું જોઈએ હવે નેતાઓ ફક્ત ત્યારે જ મહત્વપૂર્ણ છે જો તેઓના સારા અનુયાયીઓ હોય અને અનુયાયીઓ તેમના નેતાઓ દ્વારા સહમત હોય અને તેઓ આદર બતાવે અને સમજે અને તેનું પાલન કરે જે તેણી હા કહે છે તે મારા નેતા છે અને મારે તેને અનુસરવાનું છે આ નેતાના ગુણો છે તમે જાણો છો નેતૃત્વ સિદ્ધાંત અથવા નેતૃત્વ ગ્રંથોમાં ઘણી પ્રકારની શૈલીઓ છે જે વિવિધ પ્રકારના નેતાઓથી ભરેલી છે પરંતુ આજે હું મુખ્યત્વે સંદેશાવ્યવહારના દૃષ્ટિકોણ પર ધ્યાન કેન્દ્રિત કરીશ તેથી સંદેશાવ્યવહારના દૃષ્ટિકોણથી બે પ્રકારના નેતાઓ છે અને તેમની લાક્ષણિકતાઓ અને તેઓ કેવી રીતે આપણા સંચાર વર્તનમાં અને સંદેશાવ્યવહારની વર્તણૂકમાં ખૂબ અસરકારક બની રહ્યા છે તે કેવી રીતે તેઓ અન્યોને સફળતાપૂર્વક પ્રોત્સાહિત કરવામાં સક્ષમ છે તેથી આ ખૂબ જ મહત્વપૂર્ણ છે બેલ્સ 1950 થી નેતૃત્વની ક્લાસિક ચર્ચાએ નેતાઓને એવા લોકોમાં વિભાજિત કર્યા છે જેઓ કાર્ય પર ધ્યાન કેન્દ્રિત કરે છે અને જેઓ જૂથના સભ્યોની સામાજિક ભાવનાત્મક સુખાકારી પર ધ્યાન કેન્દ્રિત કરે છે તેથી અહીં બે પ્રકારના નેતાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે એક તે કાર્યલક્ષી અને બીજો સામાજિક ભાવનાત્મક નેતાઓ હું ફક્ત આ બે પ્રકારના નેતાઓ પર ધ્યાન કેન્દ્રિત કરીશ અને પછી હું આગળ કહીશ કે આ નેતાઓ કેવી રીતે જૂથ અને તેમના અનુયાયીઓને માર્ગદર્શન આપવા અને ટીમનું નેતૃત્વ કરવાનું સંચાલન કરે છે તાજેતરમાં જ નેતાઓને ટીમ લીડર તરીકે ગણવામાં આવે છે ઘણી વાર તેઓને નોર્થ હાઉસ 2009 દ્વારા ટીમ લીડર તરીકે ઓળખવામાં આવે છે તેમણે આના પર કામ કર્યું છે હવે ટાસ્ક લીડર્સ થી શરૂ કરીએ ટાસ્ક લીડર ગ્રૂપની પ્રવૃત્તિ પર ભાર મૂકે છે એટલે કે ટાસ્ક લીડર જેમ કે ટાસ્ક ફોર્સ અને તે લીડર છે કોઈક લીડર છે તો પછી તે જે કરે છે તે ગ્રુપની પ્રવૃત્તિ પર ભાર મૂકે છે સભ્યોને વિષય પર રાખે છે કાર્યસૂચિને અનુસરે છે નિર્ણયો લેવામાં આવે છે જૂથોને હેતુપૂર્વકની સિદ્ધિને વ્યાખ્યાયિત કરવા માટે જવાબદાર છે જૂથના નિર્ધારિત કાર્યોને પરિપૂર્ણ કરવા માટે શું થાય છે તેના નિર્દેશન માટે જવાબદાર છે ખાતરી કરો કે જૂથ તેના ફાળવેલ મીટિંગ સમયના અંતે કોઈ નિષ્કર્ષ પર પહોંચે છે મીટિંગમાં શું થયું તેનો સારાંશ આપે છે અને આગામી મીટિંગ માટે કાર્યસૂચિ સેટ કરે છે તેથી આ બધા મુદ્દાઓની તે કાળજી લે છે એટલે કે લક્ષ્યને કેવી રીતે પ્રાપ્ત કરવું લક્ષ્યને કેવી રીતે પ્રાપ્ત કરવું તે લક્ષી કાર્યો કરે છે આ શૈલી છે આ રીતે નેતાઓ કામ કરી રહ્યા છે અને આ લાક્ષણિકતાઓ છે આ કાર્યો છે આ તે માર્ગો છે જે તેઓ અનુસરે છે અને તેઓ દરેક વસ્તુને એવી રીતે સેટ કરે છે કે આખરે તેઓ કંઈક પ્રાપ્ત કરી શકે છે ધ્યેય હાંસલ કરો અને તેઓ સફળ થાય છે કારણ કે તે કાર્ય સાથે સંબંધિત છે હવે આપણી સંસ્થાઓ સમાજમાં આપણી સિસ્ટમમાં બીજા પ્રકારના નેતા પર આવીએ છીએ જેને વિદ્વાનો કહે છે અથવા આને સામાજિક ભાવનાત્મક નેતાઓ કહેવામાં આવે છે અને આ લક્ષણો છે કે સામાજિક ભાવનાત્મક નેતા તેઓ શું કરી રહ્યા છે તેથી તે અથવા તેણી જૂથમાં દરેકને કેવું લાગે છે તેના પર ધ્યાન આપે છે મને લાગે છે કે તેઓ સંબંધ અને વ્યક્તિગત લાગણી વિશે મૂડ વિશે તેઓ વધુ ચિંતિત છે વ્યક્તિઓ વિશે વધુ ચિંતિત છે અને તે દર્શાવે છે કે સભ્યો નિર્ણય લેવાની પ્રક્રિયામાં વધુ આરામદાયક લાગે છે તેઓ નિર્ણય લેવામાં આરામદાયક પ્રક્રિયા બનાવશે એવું નથી કે તેઓ જે કરવા માગે છે તે છોડી દેવામાં આવશે અને તેઓ સામેલ થશે આ એક પ્રકારનું બંધન તેમની સાથે અમુક પ્રકારના સંબંધો વિકસાવવાનું શક્ય બનશે દરેકને ચર્ચામાં વળાંક મેળવવાની મંજૂરી આપે છે એટલે કે આ નેતા દરેકને તેમનો અભિપ્રાય વ્યક્ત કરવાની મંજૂરી આપશે મતભેદ પણ છે ઠીક છે તે પણ સારું છે તે ચીડશે નહીં તે હંમેશા કહેશે નહીં કે હા તે અપેક્ષા રાખે છે કે દરેક વ્યક્તિએ આવું બોલવું જોઈએ તે શરૂઆતમાં તેના મનની વાત ક્યારેય કહેશે નહીં તેથી તે તેમની પાસેથી તમામ પ્રકારનો ટેકો મેળવી રહ્યો છે અને પરિણામથી સભ્યોને ખુશ કરે છે કારણ કે એકવાર સારા વાતાવરણમાં સારા સંબંધો સારા સંવાદ ચાલુ થઈ જાય પછી તે ચોક્કસપણે સુખદ અંત સાથે આવશે અને જૂથના સભ્યો વચ્ચેના વ્યક્તિગત સંબંધોને જાળવી રાખો તેથી ફરીથી આ વસ્તુઓ ખૂબ જ મહત્વપૂર્ણ છે જે વ્યક્તિગત સંબંધ વિશે આપણે કોઈપણ જૂથમાં વાત કરી રહ્યા છીએ જો વ્યક્તિઓ વચ્ચે સારી સમજણ હોય અને નેતા માટે આદર હોય નેતા માટે વિશ્વાસ હોય તો વસ્તુઓ મુશ્કેલ નહીં પણ સરળ બની જાય છે અને લોકોના વિશ્વાસનું સંચાલન કરે છે અને તેમની લાગણીઓને સંભાળે છે તમે જાણો છો આ લાગણીઓ એવી વસ્તુઓ છે જે માનવીય વર્તન અને પ્રકૃતિ સાથે આવે છે જેમકે ક્યારેક અચાનક આપણે ખૂબ જ દુઃખી ખુશ કે ખુશ થઈ જઈએ છીએ અથવા આપણે હતાશ થઈ જઈએ છીએ અને વિવિધ કારણોસર દુઃખી થઈ જઈએ છીએ વગેરે આમ તો ગમે તે રીતે આ આપણા જીવનનો એક ભાગ છે પરંતુ સારા લાગણીશીલ સામાજિક ભાવનાશીલ નેતા હંમેશા લોકોને સંતુલિત રાખવાનો પ્રયાસ કરશે અને તેમને સાંભળવા માટે એકસાથે લાવવાનો પ્રયાસ કરશે અને તેઓના પ્રશ્નો અને સમસ્યાઓને સાંભળશે અને શક્ય હોય ત્યાં સુધી હલ કરવાનો પ્રયાસ કરશે તેથી લોકો આરામદાયક અનુભવે છે તેઓ પ્રેરિત અનુભવે છે તેઓ જૂથમાં કામ કરવાનું અનુભવે છે અને તેઓ મુદ્દાઓ સાથે આગળ વધી શકે છે હવે અન્ય મહત્વની બાબત એ છે કે નેતૃત્વ અને પ્રેરણાઓ મા કોઈએ કહ્યું છે કે પ્રેરણા એ બધું છે અને લોકોને પ્રોત્સાહિત કરવાનો એકમાત્ર રસ્તો તેમની સાથે વાતચીત કરવાનો છે અને લોકો સાથે તેમની પોતાની ભાષામાં વાત કરવી મહત્વપૂર્ણ છે ભાષાની અંદર ભાષા હોય છે આ ખૂબ જ મહત્વપૂર્ણ છે જ્યારે આપણે નેતાઓની તેમની સારી સંચાર ક્ષમતા સાથે પ્રેરણા વિશે વાત કરીએ છીએ તેઓ પ્રોત્સાહિત કરે છે આ પાસામાં ઘણા બધા ઉદાહરણો જોઈ શકાય છે તમે જાણો છો કે તે સારા વક્તા છે અને તેમના ભાષણો દ્વારા તેમના પ્રવચન દ્વારા તેમની પાસે હજારો લોકો છે જેઓ તેમના અનુયાયીઓ બને છે જેમકે આપણા ધર્મગુરુઓ ધર્મ ઉપદેશકો ગુરુઓ અને ન્યાયી એવા ઘણા બધા છે તેમના પ્રેરક ભાષણોને કારણે લોકો પણ પોતાનો જીવ આપવા તૈયાર થઈ જાય છે જે વ્યક્તિ પાસે આ હોય તે ખરેખર ખૂબ જ અસરકારક કલા છે તેથી ભાષા ખૂબ જ મહત્વપૂર્ણ છે વ્યક્તિ કઈ ભાષા બોલે છે તે અહીં આ ખૂબ જ મહત્વપૂર્ણ છે જ્યારે હું કહું છું કે લોકો સાથે તેમની પોતાની ભાષામાં વાત કરવી જ્યારે હું તેમની પોતાની ભાષામાં કહું છું ત્યારે તેનો અર્થ એ નથી કે વ્યક્તિ શું બોલી રહી છે કારણ કે ભાષાની અંદર એક ભાષા છે તેનો અર્થ શું છે અર્થ એ છે કે દરેક ભાષાને મળી છે કેટલીક વસ્તુઓ મળી જે સાર્વત્રિક છે જેમકે પ્રેમની ભાષા છે સ્નેહની ભાષા છે સમજવાની ભાષા છે માનવ સ્પર્શ અને લાગણીની ભાષા વગેરે છે જો આ બાબતોને હાઇલાઇટ કરવામાં આવે તો વ્યક્તિ અંગ્રેજી હિન્દી બોલે છે કે કેમ જર્મન ફ્રેંચ તમિલ તેલુગુ દરેક ભાષામાં વાંધો નથી ત્યાં અમુક વસ્તુઓ છે જે સાર્વત્રિક છે અને તેનો અર્થ લાગણીઓ છે પછી ભલે તે ભાષા ભાવનાત્મક લાગણીઓથી ભરેલી હોય જે ખૂબ જ મહત્વપૂર્ણ છે એવું નથી કે જેઓ ખૂબ જ સુસંસ્કૃત ભાષા બોલતા હોય તેઓ કદાચ બહુ સફળ થઈ શકે એવું નથી જો કોઈ વ્યક્તિ સરળ ભાષા પણ બોલી શકે છે પરંતુ જો તે આત્મવિશ્વાસથી ભાવનાત્મક લાગણી માનવીય સ્પર્શ સહાનુભૂતિ હશે તો ચોક્કસપણે લોકો ખૂબ જ સરળતાથી પ્રેરિત થશે તેથી આ બાબતો ખરેખર ખૂબ જ મહત્વપૂર્ણ છે અને જો કોઈ નેતાએ સારા નેતા બનવા માંગતા હોય તો તેણે આ પ્રકારની ક્ષમતા સંચાર ક્ષમતા વિકસાવવી જોઈએ હવે નેતૃત્વ અને પ્રેરણા જો હું હાથમાં લઈશ તો નેતૃત્વ અને પ્રેરણા ભાઈ અને બહેન જેવી છે એવા નેતા વિશે વિચારવું મુશ્કેલ છે જે અન્યને પ્રોત્સાહિત ન કરે એનો અર્થ એ છે કે કોઈ એવું ન કહી શકે કે કોઈકને પ્રોત્સાહિત કરવામાં સક્ષમ નથી પરંતુ તે અથવા તેણી એક નેતા પણ છે પરંતુ તે પછી તે અથવા તેણી એક નેતા છે તેવું કહી શકતું નથી સામાન્ય રીતે લોકો પ્રેરિત થાય છે જ્યારે તેઓ કંઈક કરવાની ઇચ્છા ધરાવે છે આ પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે હું કેવી રીતે પ્રોત્સાહિત થઈશ તેના ઘણા પરિબળો છે હકીકતમાં પ્રોત્સાહિત થવા ની થોડી ઈચ્છા હોવી જોઈએ આ ઈચ્છા એ હોઈ શકે કે હું કંઈક મેળવીશ કંઈક હાંસલ કરીશ સમાજ માટે પરિવાર માટે કંઈક કરીશ ઓછામાં ઓછી થોડી ઈચ્છા હોવી જોઈએ કારણ કે જો ઈચ્છા ન હોય તો પછી કોઈને પણ પ્રોત્સાહિત કરવું ખરેખર ખૂબ મુશ્કેલ બની જાય છે તેથી જે વ્યક્તિ પ્રેરિત થવાનું ધારે છે તેની પાસે થોડીક ઈચ્છા થોડી ઝંખનાઓ કંઈક હાંસલ કરવા ની ઈચ્છા માટે હોવી જોઈએ નહીંતર તેને પ્રોત્સાહિત કરવું ખૂબ મુશ્કેલ હશે અન્યને પ્રેરણા આપવી એ એક મહત્વપૂર્ણ નેતૃત્વ કૌશલ્ય છે જે લોકોને સામેલ કરવામાં મદદ કરશે અને તેમને કાર્યો પૂર્ણ કરવા માટે સશક્ત બનાવશે આ એક નેતૃત્વના ગુણો છે કે તે કેવી રીતે પરિસ્થિતિને સંભાળી શકે છે તે લોકોને કેવી રીતે સમજી શકે છે અને અલબત્ત આ બધી પ્રવૃત્તિઓમાં મહત્વની બાબત એ છે કે તેની પાસે સારી વાતચીત કરવાની ક્ષમતા હોવી જોઈએ બીજી બાબત એ છે કે ઉત્સાહ જો કોઈ વ્યક્તિ જે વિચારે છે કે તે અથવા તેણી ને નેતા છે અને તે નેતા બનવાનું વિચારે છે પણ તેની પાસે ઉત્સાહ હોવો જોઈએ વ્યક્તિની અંદરથી ઉત્સાહી નથી તો તે કેવી રીતે ઉત્સાહિત કરી શકે છે માટે અન્ય લોકોમાં મહત્વનો છે ઉત્સાહ જો વ્યક્તિ અંદરથી પ્રેરિત ન હોય તો તે અન્ય લોકોને કેવી રીતે પ્રોત્સાહિત કરી શકે તેથી અન્યને પ્રોત્સાહિત કરતા પહેલા વ્યક્તિએ પહેલા પોતાની અંદરથી અથવા પોતાની જાતને પ્રેરણા અનુભવવી જોઈએ તો જ વ્યક્તિ અન્યને પ્રોત્સાહિત કરવાનો પ્રયાસ કરી શકે છે તેથી ઉત્સાહ ચેપી છે જો કોઈ નેતા તેના કામ પ્રત્યે ઉત્સાહી હોય તો તે અન્ય લોકોને પ્રોત્સાહિત કરવા વધુ સરળ છે ઉપરાંત જો કોઈ નેતા તેની અથવા પોતાની કાળજી લેવાનું સારું કામ કરી રહ્યો હોય તો તેણી અથવા તેની પાસે અન્ય લોકો કેવી રીતે કરી શકે તે અંગે સ્પષ્ટ સંભાવના હશે તેથી આ ખૂબ જ મહત્વપૂર્ણ છે કે વ્યક્તિની અંદરથી પ્રેરણા હોવી જોઈએ પ્રેરણા વિશે શીખવાનું શરૂ કરવા માટેનું એક શ્રેષ્ઠ સ્થળ એ આપણી પોતાની પ્રેરણાને સમજવાનું શરૂ કરવું છે અન્યોને પ્રોત્સાહિત કરવામાં આવતી મદદ એ ચાવી અને એ સમજવું જોઈએ કે એ તેમને શું પ્રોત્સાહિત કરે છે તેથી નેતા માટે બે બાબતો ખૂબ જ મહત્વપૂર્ણ છે નંબર વન કે તેની અંદર એક પ્રેરણા હોવી જોઈએ અને તેણે સમજવું જોઈએ કે તે બીજાઓને કેવી રીતે પ્રોત્સાહિત કરશે શું એ બીજાઓને પ્રોત્સાહિત કરશે અહીં તમે જાણો છો કે અન્ય લોકોને પ્રોત્સાહિત કરવા માટે વિવિધ પરિબળો હોઈ શકે છે કે જેમ કે કેટલાક લોકો પૈસા માટે પ્રેરિત થઈ શકે છે કેટલાક લોકો પ્રતિષ્ઠા અથવા પદ પ્રમોશન માટે પ્રેરિત થઈ શકે છે કેટલાક લોકો બીજાને મદદ કરવા માટે પ્રેરિત થઈ શકે છે કેટલાક લોકો નામ અને ખ્યાતિ મેળવવા માટે પ્રેરિત થઈ શકે છે તેથી ઘણા પરિબળો જવાબદાર છે તેથી નેતાએ જાણવું જોઈએ કે જો તે અથવા તેણી અન્ય લોકોને શેના માટે પ્રોત્સાહિત કરવા તૈયાર છે તેના અથવા તેણી માટે કયું પરિબળ ઉપયોગી થશે અને જો તે તે વિશિષ્ટ પાસાને પ્રકાશિત કરવાનો અથવા તેના પર ધ્યાન કેન્દ્રિત કરવાનો પ્રયાસ કરી રહ્યો છે તો તે તેને અથવા તેણીને સરળતાથી પ્રોત્સાહિત કરવાની સ્થિતિમાં હશે નેતૃત્વ એ એક વ્યક્તિ અને અન્ય વ્યક્તિ વચ્ચેનો સંચાર સંબંધ છે તે એક દિશા આપે છે અને અન્ય ખુશીથી તેનું પાલન કરે છે અદલાબદલીમાં નેતૃત્વનો સફળતાપૂર્વક વ્યવહાર થયો છે નેતૃત્વ વ્યક્તિમાં નહીં પરંતુ લોકો વચ્ચે હોય છે લીડરશીપનો અર્થ છે જે લીડ છે ત્યાં ત્યાં એક લીડર હોવો જોઈએ અને પછી અમુક અનુયાયીઓ હોવા જોઈએ જો કોઈ વ્યક્તિ ને તેના કેટલાક અનુયાયીઓ ન હોય તો તે નેતા હોવાનો દાવો કરી શકતો નથી અનુયાયીઓ વિના નેતા અશક્ય છે તેથી નેતા પાસે કેટલાક લોકો હોવા જ જોઈએ કોણ અનુસરશે કોણ સાંભળશે અને કોને ખાતરી થશે અસરકારક ટીમ અને તેમના નેતાઓ એકબીજા પર આધારિત છે તેઓ બધા અંગત સંબંધોમાં હાજરી આપે છે અને સાચા અંગત સંબંધો માટે જરૂરી મૈત્રીપૂર્ણ અને આદરપૂર્ણ સંચાર કરે છે વ્યક્તિગત સંદેશાવ્યવહાર માટે સહયોગી વાતાવરણ મજબૂત વ્યક્તિગત પ્રતિબદ્ધતા અન્ય ટીમના સભ્યો માટે ઉચ્ચ આદર અને શ્રેષ્ઠતા માટે એકીકૃત પ્રતિબદ્ધતાનો વ્યવહાર કરે છે આ નેતાના ગુણો છે નેતા એ નથી કે હું બધું સ્વતંત્ર રીતે કરીશ એવું નથી તે શેર કરવા સક્ષમ હોવા જોઈએ અન્યની મદદ લેવા માટે અન્યને પણ લાગવું જોઈએ કે તેઓ પણ ભાગીદાર છે તેઓ પણ મદદ કરી રહ્યા છે તેઓ પણ આ પ્રકારની લાગણીનું યોગદાન આપી રહ્યા છે તેમની પાસે જવું જોઈએ અને પછી જો તેમનામાં આ પ્રકારની લાગણી હશે તો તેઓ આદર બતાવશે ને તેઓ ધ્યેય પ્રાપ્ત કરવા માટે કંઈક કરવા માટે પ્રેરિત થશે નેતાઓ માટે અન્ય લોકોને પ્રોત્સાહિત કરવા માટે બીજી એક ખૂબ જ મહત્વપૂર્ણ બાબત એ છે કે અસરકારક નેતાઓ નીચેના ત્રણ પ્રેરક પરિબળોનો અસરકારક રીતે ઉપયોગ કરીને જે કરવાની જરૂર છે અને તે કરવા માટે ટીમના સભ્યોને પ્રેરિત કરીને પ્રેરણા કેવી રીતે વધારવી તે જાણે છે અને ત્રણ પ્રેરક પરિબળો શું છે પ્રથમ એક પ્રશંસા છે બીજું સંડોવણી છે અને ત્રીજું વ્યક્તિગત પરિસ્થિતિઓની જાગૃતિ છે આ ત્રણમાંથી જો કે પ્રશંસા એ ત્રણ પરિબળોમાં સૌથી શક્તિશાળી છે તેનો યોગ્ય ઉપયોગ થવો જોઈએ વખાણના શબ્દો દરેક માટે કામ કરતા નથી વાસ્તવમાં તેઓ કેટલાક લોકોને બંધ કરી શકે છે એક નેતા સંચાર પ્રાથમિકતાઓ સાથે સહસંબંધમાં પ્રશંસાનો સૌથી વધુ અસરકારક રીતે ઉપયોગ કરી શકે છે તેથી તમે જાણો છો કે હવે એક દિવસ શું થાય છે કે સામાન્ય રીતે લોકોને અન્યની પ્રશંસા કરવી ખૂબ મુશ્કેલ લાગે છે કેટલો સમય થાય છે કેટલા વાક્યોની કદર થાય છે વ્યક્તિએ સારું કામ કર્યું છે કે તેની પ્રશંસા થવી જોઈએ જેમ કે આભાર અભિનંદન તમે સારું કામ કર્યું છે તેને ચાલુ રાખો એટલે હવે આ નાના શબ્દો છે પરંતુ આ નાના શબ્દો વ્યક્તિને આગળ કરવા માટે પ્રોત્સાહિત કરવામાં ઘણી મદદ કરે છે તેથી આ મદદ કરે છે અને પ્રશંસા સારી રીતે કરે છે પરંતુ તે જ સમયે તે એવી રીતે ન હોવું જોઈએ કે વ્યક્તિએ શરમ અનુભવવી જોઈએ ઉદાહરણ તરીકે જો તમે જાહેરમાં કોઈકની કદર કરતા હોવ તો અન્યની સામે જ્યાં તે અથવા તેણીના ઘણા સાથીદારો મિત્રો અને સ્પર્ધકો હોય તેથી કેટલીકવાર વ્યક્તિ પણ શરમ અનુભવે છે અને તે પ્રશંસાને યોગ્ય ભાવનાથી લેશે નહીં માટે આ પણ નેતા એ અથવા વ્યક્તિએ સમજવું જોઈએ કે જો તમે વ્યક્તિની પ્રશંસા કરી રહ્યા છો કેવી રીતે કરવી અને કઈ પ્રકારની ભાષા મા અને કઈ પરિસ્થિતિમાં તે વધુ અસરકારક રહેશે પ્રશંસા એ વ્યક્તિ માટે કોઈ પ્રકારની શરમજનક ન હોવી જોઈએ બલ્કે તે એક પ્રેરક પરિબળ તરીકે કામ કરવું જોઈએ અને તેના માટે પણ વ્યક્તિએ ચોક્કસ પ્રકારની વ્યૂહરચના વિકસાવવી પડશે તેથી વ્યક્તિ ખરેખર અંદરથી અનુભવે છે કે જો તેની ખરેખર પ્રશંસા કરવામાં આવે છે અને તેનું મૂલ્ય તે સાચું છે પરંતુ માત્ર કરવા ખાતર નહીં અને એ વ્યક્તિ શરમ ના અનુભવે તે માટે અંદરથી વ્યક્તિએ તે માર્ગ અપનાવવો જોઈએ તે ખૂબ જ અસરકારક રહેશે અને આ નેતાની ચોક્કસ પ્રેરક વ્યૂહરચના છે સારા નેતાઓ હંમેશા શું કરે છે સારો નેતા હંમેશા ટીમને એનર્જી આપે છે તે એનર્જીથી ભરપૂર એનર્જી આપે છે તેના બદલે અન્ય લોકો ઉર્જા થી એવા પ્રકારના નેતા બનવાનો સંકલ્પ કરો કે જે દરરોજ કાર્યસ્થળ પર પેશન અને સકારાત્મક ઉર્જા લાવવાનો પ્રયત્ન કરે છે તે ઉર્જા ચુસતી નથી તે ઉર્જા આપે છે હા આપણે તે કરી શકીએ છીએ અને આપણે તે કરીશું આપણે તે બનાવીશું જેમકે હું તેમને મહત્વ આપવા તમારી સાથે છું માત્ર ઊર્જા આપવી અન્ય વિવિધ માધ્યમો દ્વારા ઉર્જા આપી શકાય છે પરંતુ તમે જાણો છો કે કેટલીકવાર વાત કરતાં જાણો છો કે લોકો નેતાઓ સરહદ પર જઈને આપણી સેનાને દળો તરફ જઈ રહ્યા છે અને તેઓ તેમના પ્રેરક ભાષણ દ્વારા તેમને કેવી રીતે પ્રોત્સાહિત કરી રહ્યા છે હા આપણે અહીં છીએ આપણા દેશ માટે રાષ્ટ્ર માટે અને આપણા જીવનની કિંમતે પણ આપણે દેશ ને બચાવવું પડશે આપણે આપણા દુશ્મનો સામેં લડવું પડશે અને તેથી આપણા દેશના સૈનિકો આપણા દેશની અને તમારી સુરક્ષા તેઓ કરશે તેઓ એવી રીતે બોલશે કે લોકો ખૂબ જ ઉત્સાહી અને મહેનતુ લાગે તેથી એક નેતાએ લોકોના અનુયાયીઓ માટે ઊર્જા ભરવી જોઈએ અને અલબત્ત આ ત્યારે જ શક્ય છે જો તે એક સારા સંવાદકર્તા હોય તેણે સમજવું જોઈએ કે તે કોની સાથે વાત કરી રહ્યા છે અને તે ચોક્કસ પરિસ્થિતિ અને સંદર્ભમાં શ્રેષ્ઠ અથવા વધુ અસરકારક શું હશે તે પણ જાણવું જરૂરી છે તેથી તેણે શ્રોતાઓને સમજવું જોઈએ તેણે લોકોને સમજવું જોઈએ અને તે મુજબ તેણે વ્યૂહરચના અપનાવવી જોઈએ અને મેં પહેલેથી જ ઉલ્લેખ કર્યો છે કે તે એક સારા શ્રોતા પણ હોવા જોઈએ જો કોઈ વ્યક્તિ સારો શ્રોતા નથી જો નેતા સાંભળતો નથી કારણ કે સાંભળવું એ આપણા જીવનમાં એક મહાન વસ્તુ છે જો તમને ધારો કે સમસ્યા આવી રહી હોય અને અમે કોઈની પાસે જઈએ તો કદાચ પરિવારમાં અમારા કોઈ વડીલ વ્યક્તિ અથવા માતા પિતા અથવા મિત્રો અથવા અમારા શિક્ષક હોઈ શકે અને તેઓ તરત જ મદદ કરી શકતા નથી અથવા સમસ્યાનો કોઈ ઉકેલ મેળવી શકતા નથી પરંતુ ઓછામાં ઓછું તેઓએ ધીરજપૂર્વક અમારી સમસ્યા સાંભળી છે તમે જાણો છો કે પચાસ ટકા આરામ ફક્ત કહેવાથી અને કોઈ સાંભળે છે ત્યારે મળશે હું મારી સમસ્યા કહી રહ્યો છું અને કોઈ વ્યક્તિ ખૂબ જ સહાનુભૂતિપૂર્વક મારી સમસ્યા સાંભળી રહ્યું છે અને મને અમુક પ્રકારનું આશ્વાસન મળે છે કે ઠીક છે ઓછામાં ઓછું કોઈ મને સાંભળવા માટે છે કારણ કે સાંભળવું એ વરદાન છે ઘણી વખત એવું બને છે કે લોકોને ઘણી બધી સમસ્યાઓ થતી હોય છે પરંતુ તેઓને આસપાસ કોઈ મળતું નથી અથવા તેમની વાત સાંભળવા માટે કોઈ નથી હોતું અને તેઓ ઘણી બધી મનોવૈજ્ઞાનિક વિકૃતિઓ સમસ્યાઓ રોગો વિકસાવે છે વ્યસ્તતા માં આપણી પાસે બીજાને સાંભળવાનો સમય નથી હોતો બીજાને ભૂલી જઈએ છીએ આપણા પરિવારમાં આપણા નજીકના અને પ્રિયજનો પણ આપણે આપણાં બાળકો પત્ની અને પતિ ભાઈઓ અને બહેનોની સમસ્યાઓ સાંભળી શકતા નથી સાંભળવા માટે સક્ષમ નથી અને તેઓ સાંભળવા માટે સમય આપતા નથી પરિણામે ઘણી સમસ્યાઓ જટિલ બની જાય છે અને સમયાંતરે તેઓ ઘણી બધી માનસિક સમસ્યાઓ ઉત્પન્ન કરે છે તેથી અલબત્ત સાંભળવું ખૂબ જ મહત્વપૂર્ણ છે અન્યને સાંભળો ધીરજ રાખો અને સાંભળો તેથી એક સારા નેતા પાસે આ પ્રકારનો અભિગમ હોવો જોઈએ તે સમસ્યા હલ કરનાર હોવો જોઈએ ઘણી વખત એવું બને છે કે મને સમસ્યા ન આપોઅને કૃપા કરીને મને ઉકેલ લાવો આ નેતાનો સંદેશ હોવો જોઈએ લોકો આવશે માત્ર સમસ્યા સમસ્યા સાથે ત્યાં ઘણા ઓછા લોકો છે જે અમે સમસ્યા સાથે અને ઉકેલ સાથે આવીશું પરંતુ એક મહાન નેતા એક સારો નેતા અસરકારક નેતા જે અન્યને પ્રોત્સાહિત કરવા માંગે છે તે હંમેશા સમસ્યા સાથે આવશે નહીં જો કોઈ સમસ્યા હશે તો તે ઉકેલ શોધવાનો પણ પ્રયાસ કરશે જે લોકો તેમની પાસે સમસ્યાઓ સાથે જાય છે માત્ર તે સાંભળશે અને તે પણ પ્રયત્ન કરશે કે હા મિત્રો તે સારું છેપરંતુ અમને કહો ચાલો સમજવાનો પ્રયત્ન કરીએ અને શોધો કે આ સમસ્યા શું છે હું આશા રાખું છું કે જો તે ઊંડાણમાં જઈને વિચારે તો આપણે સમસ્યાનો કોઈક પ્રકારનો ઉકેલ મેળવી શકીશું તે માત્ર સમસ્યાની આસપાસ જ ધ્યાન કેન્દ્રિત કરતું નથી તે વ્યક્તિ ઉકેલની આસપાસ પણ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ હવે આ પ્રકારના લોકો એટલે આ પ્રકારના નેતાઓ અનુભવ અને યોગ્યતા દ્વારા દોરી જાય છે અને આમના માટે તેમનો અનુભવ અને યોગ્યતાઓ ખૂબ જ મહત્વપૂર્ણ છે તે તેમના શીર્ષક તેમની સ્થિતિ દ્વારા નથી થતું એક અસરકારક નેતા તેના કર્મચારીઓને માર્ગદર્શન આપે છે અને તેમાંથી ભાગીદાર બનાવે છે વ્યક્તિએ હંમેશા એવું ન અનુભવવું જોઈએ કે હું આ વિશિષ્ટ પદ સંભાળી રહ્યો છું તેથી હું ગમે તે કરી શકું છું જે મને હંમેશા અભિમાની બતાવવાનું ગમે છે કોઈ સારા નેતા ક્યારેય આવું વર્તન કરશે નહીં આ વસ્તુઓ ખૂબ જ મહત્વપૂર્ણ છે કે સારા નેતા કેવી રીતે પ્રોત્સાહિત કરી શકે છે મૂળમંત્ર એ છે કે સૌ પ્રથમ તે અન્યને પ્રોત્સાહિત કરવા માટે એક સારો સંવાદકાર હોવો જોઈએ તે અન્ય લોકોને પ્રોત્સાહિત કરવા માટે એક સારો શ્રોતા હોવો જોઈએ તેની પાસે અન્યો પ્રત્યે સહાનુભૂતિની લાગણી હોવી જોઈએ સમસ્યા હલ કરનાર હોવો જોઈએ સમસ્યા સર્જક નહીં તેણે અન્ય લોકોને એવી લાગણી ન આપવી જોઈએ કે તે હોદ્દા પર ખૂબ જ શ્રેષ્ઠ છે અને દરેક સમયે કોઈને કોઈ પ્રકારની સરમુખત્યારશાહી છે અને તે ક્યારેય કામ કરશે નહીં જો કોઈ વ્યક્તિ એવું દર્શાવે છે કે મારી પાસે એક પદ છે અને હું જે ઈચ્છું તે કરી શકું છું ના તો તે સફળ નેતા બની શકતો નથી અસફળ નેતા થોડા સમય માટે અસ્થાયી રૂપે લોકો બહારથી કોઈ પ્રકારનો ડર બતાવશે પરંતુ લાંબા ગાળા માટે રાખી નહિ શકે અને તેને કોઈ પણ પ્રકારનું સન્માન નહીં આપે કોઈ પ્રેરિત પણ અનુભવશે નહીં તેથી અન્ય લોકોને પ્રોત્સાહિત કરવા માટે વ્યક્તિ પાસે સારી વાતચીત કરવાની ક્ષમતા સારા સંબંધ અને સાથી સાથીઓ માટે સમજણ હોવી જોઈએ તેથી મિત્રો હું અત્યાર સુધી નેતૃત્વ અને અન્ય સંબંધિતોને પ્રોત્સાહિત કરીને નિષ્કર્ષ પર આવી શકું છું કે લીડર કેવો હોવો જોઈએ જે અસરકારક કોમ્યુનિકેટર સારો શ્રોતા અને સારો લીડર હોવો જોઈએ અન્ય લોકો સાથે સારા સંબંધ જાળવવાનો પ્રયત્ન કરે છે આ વધુ ખૂબ જ મહત્વપૂર્ણ છે તે અથવા તેણીએ સખત મહેનત કરવી જોઈએ સારા નેતાની સાથે જો કોઈ નેતા પોતે જ મહેનતુ અને નિષ્ઠાવાન ન હોય તો તે બીજા પાસેથી કામની કેવી અપેક્ષા રાખી શકે તેથી તેણે રસ્તો બતાવવો જોઈએ કે તે એક મહેનતુ વ્યક્તિ છે તે એક નિષ્ઠાવાન વ્યક્તિ છે અને તેને અન્ય લોકો માટે સહાનુભૂતિ હોવી જોઈએ તમે જાણો છો કે સહાનુભૂતિ મા બે શબ્દો છે ફક્ત કંઈક બતાવવું અને કહેવું કે તે ખરેખર ખૂબ જ ખરાબ છે અને તે થવું ન જોઈએ સહાનુભૂતિનો અર્થ છે હું ખરેખર આ પ્રકારના શબ્દોથી ખૂબ જ દિલગીર છું આને સહાનુભૂતિ કહેવાય છે સહાનુભૂતિનો અર્થ એ છે કે તમારી જાતને તે ચોક્કસ પરિસ્થિતિમાં મૂકવી અને એવું વિચારવું કે જાણે તમારી સમસ્યા મારી સમસ્યા છે તમારી મુશ્કેલીઓ મારી મુશ્કેલીઓ છે અને તે વ્યક્તિ એવું વિચારે છે કે તે વ્યક્તિ રાહત અનુભવશે વ્યક્તિ પ્રેરિત અનુભવશે વ્યક્તિનું ઘણું સન્માન થશે આ નેતા માટે અન્ય લોકોને કાર્ય પૂર્ણ કરવા અથવા લક્ષ્યાંકિત ધ્યેય પ્રાપ્ત કરવા માટે પ્રોત્સાહિત કરી શકે છે તેથી આ તે રસ્તો છે અને તે કયો માર્ગ છે કે જે વ્યક્તિ નેતા અને અન્ય લોકોને પ્રોત્સાહિત કરવા માંગે છે પહેલા તેણે ચોક્કસ સંચાર ક્ષમતાઓ વર્તન કૌશલ્યો વિકસાવવા જોઈએ અને તેણે સમજવું જોઈએ કે અન્ય લોકોને શું પ્રોત્સાહિત કરશે વ્યક્તિ શું ઈચ્છે છે અને ધ્યેય જાળવી રાખવો જોઈએ ત્યારે તે અન્ય લોકો સાથે કોઈ પ્રકારનું બંધન કોઈ પ્રકારનો સંબંધ વિકસાવવાનો પ્રયાસ કરી રહ્યો છે અલબત્ત આ બાબતો એટલી સરળ નથી તે સમય લે છે અને જેઓ અનુભવી વ્યક્તિ છે તેઓને અમે ઘણાં ઉદાહરણો આપી શકીએ છીએ જેઓ ખૂબ ઉચ્ચ હોદ્દા ધરાવે છે અથવા જેઓ સંસ્થાનું નેતૃત્વ કરી રહ્યા છે જેમકે કંપની ફેક્ટરી શૈક્ષણિક સંસ્થાઓનું નેતૃત્વ કરી રહ્યા છે તેમની પાસે અમુક ગુણો છે જેની દરેક વ્યક્તિ પ્રશંસા કરશે અને ઘણા બધા ગુણો વચ્ચે વ્યક્તિ શું કહેશે ઓહ તે એક સરસ વ્યક્તિ છે જો કોઈ વ્યક્તિ સરસ વ્યક્તિ કહેતી હોય તો તેનો અર્થ એ થાય કે તેની વાતચીતની વર્તણૂક સારી છે જ્યારે પણ કોઈ વ્યક્તિ તેને મળવા જાય છે ત્યારે તે તેમની વાત સાંભળશે તે સમસ્યાને સમજવાનો પ્રયત્ન કરશે તે તરત જ સમય આપશે કદાચ ઉકેલ ન આવે પરંતુ ઓછામાં ઓછું એક વ્યક્તિ ખુશ અનુભવે છે તે સંતુષ્ટ છે કે તે તેને મળવા ગયો અને તેણે તેની સમસ્યા સાંભળી તેથી આ ખૂબ જ મહત્વપૂર્ણ છે એક સારા નેતા અસરકારક નેતા બીજાઓને ત્યારે જ પ્રોત્સાહિત કરી શકે છે જો તેની પાસે આ ગુણ હોય તેથી નેતાઓ પાસે આ ગુણો હોવા જ જોઈએ અને માત્ર આ ગુણોથી જ સારી વાતચીત સાંભળવી ધીરજ રાખવી અને અન્ય લોકો સાથે સારા સંબંધ કેળવવો અને વ્યક્તિ આ વસ્તુઓ વિકસાવવાનો પ્રયાસ કરી રહી છે તે હંમેશા એક સારા નેતા રહેશે અને લોકો તેમના માટે ઘણું માન રાખશે અને તેઓ જે ઈચ્છે તે કરવા તૈયાર રહેશે તેથી આ એવા ગુણો છે જે નેતા પાસે હોવા જોઈએ આ શબ્દો સાથે હું મારા નેતૃત્વ અને અન્યને પ્રોત્સાહિત કરવા સંબંધિત વિષયને સમાપ્ત કરવા માંગુ છું